અહીં દોરેલા PV સેલને ધ્યાનમાં લો તેથી તેમાં V અને I બે ટર્મિનલ્સ છે ઇનપુટ એ ઇન્સીડન્ટ સોલાર રેડીએશન છે તેથી પાવર ઇનપુટ શું છે અને તેને અનુરૂપ પાવર આઉટપુટ શું છે કે જેના થી આ PV સેલ સક્ષમ છે તમને એફિસિયન્સીનો ખ્યાલ આપે છે જે P0 દ્વારા Pin દ્વારા આપવામાં આવે છે જે હવે પીક પાવર પર P0 છે તેથી મેક્ષીમમ પાવર શું છે કે જે કોઈ ખાસ ઇન્સ્ટોલેશન એ PV સેલ કોઈપણ સમયે આપવા સક્ષમ છે એ આ પીક પાવર Pm છે તો આપણે આને Pm કહીશું અને આ તે છે જે Pin દ્વારા PV સેલનું આઉટપુટ છે અને આપણે જાણીએ છીએ કે Pm એ બીજું કંઈ નથી પણ VmImPin હવે Pin શું છે એ તે સ્ટાન્ડર્ડ ઇન્સોલેશન છે જે એક કિલોવોટ પર મીટર સ્ક્વેર છે અને Pinને એક કિલોવોટ પર મીટર સ્ક્વેર ગુણ્યા પેનલનો એરીયા દ્વારા આપવામાં આવે છે પેનલનો એરીયા શું છે ડેટા શીટ પર પાછા જાઓ ડેટા શીટમાં આ હરોળ જુઓ સેલ્સ ત્યાં 6 x 10 ટુકડાઓ છે તેથી પોલી ક્રિસ્ટલાઈન સેલ જેનો અર્થ થાય કે 60 સેલ્સ અને દરેક સેલ જે આ એરીયામાં દર્શાવેલ છે 0 156 મીટર ગુણ્યા 0 156 મીટર તો ચાલો પાવર ઇનપુટ કેસ શું છે તે પહોંચવા માટે આપણી ગણતરીમાં આનો ઉપયોગ કરીએ તેથી પાછા જવા માટે તેથી તમે જુઓ છો કે પેનલનો એરીયા સેલ્સની સંખ્યા 16 છે જેમાં પ્રત્યેકનો એરીયા 156 mm x 156 mm છે તો ચાલો આપણે તેને મીટરમાં રૂપાંતરિત કરીએ જેથી તે 16 x 0 156 x 0 156 મીટર સ્ક્વેર થાય આ 1 46 મીટર સ્ક્વેર જેટલું નીકળે છે તેથી Pin એક કિલોવોટ પર મીટર સ્ક્વેર ગુણ્યા 1 46 છે જે 1 46 KW છે હવે ડેટા શીટમાં સેલ કાર્યક્ષમતા 16 5 તરીકે આપવામાં આવી છે તેથી P0 જે Pm બરાબર છે જે મેક્ષીમમ પાવર છે તે સેલની કાર્યક્ષમતા ગુણ્યા Pm હશે જે 1 46 KW ગુણ્યા 16 5 ભાગ્યા 100 છે જે આશરે 240 વોટ જેટલું છે તેથી સેલ એફિસિયન્સી હું તેને એફિસિયન્સી સબસ્ક્રિપ્ટ સેલ તરીકે કહું છું જે PV સેલ દ્વારા આપવામાં આવતા આઉટપુટ પાવર થી ઇન્સીડન્ટ ઇનપુટ સોલર પાવર દ્વારા આપવામાં આવે છે પીક પાવર પર આઉટપુટ પાવર પોઈન્ટને Pm નામ આપવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે Pin દ્વારા વિભાજીત થાય છે અને Pin શું છે Pin ઇનસોલેશન સિવાય કંઈ નથી જે કિલો વોટ પર મીટર સ્ક્વેર ગુણ્યા સેલનો એરીયા સેલનો અથવા સેલ્સનો કુલ એરીયા દ્વારા આપવામાં આવે છે આપણે ઇન્સ્યુલેશન ગુણ્યા સેલ્સનો એરીયા જે એરીયા સેલ છે એના માટે સિમ્બોલ Lનો ઉપયોગ કરીશું આ રીતે અને ત્યાંથી તેથી કિમત મુક્યા પછી તમે જોશો કે PmL જે કિલો વોટ પર મીટર સ્ક્વેર ગુણ્યા સેલ્સનો એરીયા તમને ઇનપુટ ઇન્સીડન્ટ પાવર આપશે અથવા આગળ પીક પાવરની ટર્મમાં વોલ્ટેજ અને કરંટ Vm સાથે એટલે કે VmpImpLAcell છે ઇન્સ્યુલેશન કિલોવોટ પર મીટર સ્ક્વેરમાં છે સેલનો એરીયા મીટર સ્ક્વેરમાં છે તેથી આ સેલ એફિસિયન્સી છે જો કે કોઈએ નોંધ લેવી જોઈએ કે મોડ્યુલ એફિસિયન્સી સેલ એ સેલ એફિસિયન્સી જેવી જ નથી આખા PV મોડ્યુલની એફિસિયન્સી ખરેખર સેલની એફિસિયન્સી કરતા ઓછી હોય છે તે બે વચ્ચે શું તફાવત છે મૂળભૂત રીતે તે સેલના એરીયામાં અને મોડ્યુલના એરીયામાં છે હવે આ તફાવત ને જોઈએ એક PV પેનલને ધ્યાનમાં લો આ ખરેખર 6 ગુણ્યા 10 સેલ પેનલ છે આ દરેક એક સેલ છે આ ભાગ જે હું માઉસ કર્સર દ્વારા બતાવું છું એ એક સેલ છે આ કોલમમાં આવા 10 છે અને આડા 6 છે હવે જો તમે વધુ નજીકનું દૃશ્ય જુઓ તો તમે જોશો કે સેલ્સ સેલ્સ પાસે વચ્ચે થોડી જગ્યા છે મોડ્યુલ ખરેખર આ બધા સેલ્સને સમાવી રહ્યું છે ત્યાં ખાલી જગ્યાઓ રિમ પાસે છે રિમ પોતે જ કેટલાક એરીયા પર કબજો કરી રહી છે ત્યાં સેલની વચ્ચે થોડી જગ્યાઓ છે હવે આ તમામ એરીયા એફેક્ટિવ એરીયા નથી અને સોલર ઇન્સ્યુલેશન તે આ એરીયામાં આવે તો પણ ખરેખર કબજે નથી તેથી સંપૂર્ણ મોડ્યુલ ખરેખર આ બધી ગેપ્સ અને કેસીસ સાથે એકલા પ્યોર સેલ એરીયાની તુલનામાં એક મોટો એરીયા ધરાવે છે અને તેથી મોડ્યુલ એફિસિયન્સી ચોક્કસપણે સેલ એફિસિયન્સી કરતા ઓછી હશે જો તમે ડેટાશીટ પર પાછા આવો અને આપણે અહીં ડેટા શીટ પર ધ્યાન આપીશું કે તમારી પાસે સેલ એફિસિયન્સી છે અને તમે જુઓ છો કે સેલ એફિસિયન્સી 16 5 છે અને જ્યાં મોડ્યુલ એફિસિયન્સી ખરેખર 14 66 છે તે એટલું જ છે બધી પ્રકારની પેનલ્સમાં કારણ કે પ્યોર સેલ એરીયા કરતા મોડ્યુલ એરીયા વધુ છે અને મોટાભાગે પીક પાવર અને આ બધા રેટિંગ પીક પાવર રેટિંગ અગાઉ બતાવ્યા પ્રમાણે પ્યોર સેલ એરીયા અને પ્યોર સેલ એફિસિયન્સીના સંદર્ભમાં છે જો કે જ્યારે વ્યવહારિક હેતુ માટે તમે આપેલ એપ્લિકેશન માટે ગણતરી કરો ત્યારે મોડ્યુલ એફિસિયન્સી વધારે કન્ઝર્વેટીવ છે અને લેવા માટે વધુ સારું મૂલ્ય છે કારણ કે તમે વધુ પ્રેક્ટિકલ એફિસિયન્સી ઉપયોગ કરી રહ્યા છો